આપણે મૂળભૂત લાગણીઓ ની ચર્ચા કરી ચાલો હવે આપણે લાગણીઓ ના દ્રષ્ટિકોણ થી બે ત્રણ વસ્તુઓ સમજીએ દરેક લાગણી ચહેરા પર સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે અને આપણે એ પણ જાણીએ છીએ કારણ કે આ મૂળભૂત લાગણીઓ છે તેથી આમાંની ઘણી લાગણીઓ ને સાર્વત્રિક અભિવ્યક્તિ હોય છે સાર્વત્રિક અભિવ્યક્તિઓનો અર્થ એ થશે કે સંસ્કૃતિ ને ધ્યાનમાં લીધા વિના ચહેરા ની અભિવ્યક્તિ મોટા પ્રમાણમાં સમાન રહેશે છ મૂળભૂત લાગણીઓ સુખ ઉદાસી ડર ક્રોધ આશ્ચર્ય અને અણગમો છે ચહેરાના હાવભાવ જે આ છ લાગણીઓ ને રજૂ કરે છે તે સંસ્કૃતિમાં સમાન રહે છે તેથી જો આ વ્યક્તિત્વ ની વૈશ્વિકતા છે તો આ લાગણીઓ જાણવા વ્યક્ત કરવા માટે જૈવિક રીતે પ્રોગ્રામ કરેલ છે આ કેવી રીતે થાય છે તે જોઈએ ચાલો હવે બાળક કેવી રીતે ચહેરા દ્વારા લાગણી વ્યક્ત કરવાનું શીખે છે તે સમજીએ માઈકલ લુઇસે ની વિકાસલક્ષી થીયરી સૂચવે છે કે શિશુ જન્મજાત આનંદ ઉદાસી ડર ક્રોધ આશ્ચર્ય અને અણગમા જેવી લાગણીઓ ની ભાવનાત્મક ક્ષમતાથી સંપન્ન છે તેથી લુઇસ ની વિકાસલક્ષી થીયરી કહે છે કે માનવ શિશુઓ પાસે જન્મજાત ભાવનાત્મક ક્ષમતા છે હવે આ થીયરી આગળ કહે છે બાકીની લાગણીઓ ને મેળવવા કરવા માટે ની પ્રક્રિયા બે ભાવનાત્મક વિકાસ દરમિયાન થાય છે પ્રથમ વ્યક્તિ આત્મ ખ્યાલ મેળવે છે કે હું કોણ છું તેથી તે આત્મ ખ્યાલ ની પ્રાપ્તિ છે અને પછી સમાજનાં ધોરણો અને નિયમોનાં સંપાદન થાય છે જેમાં વ્યક્તિ જીવે છે તેથી આ માનક નિયમો અને લક્ષ્યો ને SRG કહેવામાં આવે છે તેથી લુઇસ વિકાસલક્ષી થીયરી Lewis' developmental theory કહે છે કે આપણે આપણા સ્વભાવ ની એક કલ્પના પ્રાપ્ત કરીએ છીએ તે પ્રાપ્ત કર્યા પછી સમાજના નિયમો અને લક્ષ્યો પણ પ્રાપ્ત થાય છે તેથી તેનો અર્થ એ છે કે સ્વ નો ખ્યાલ પ્રાપ્ત કર્યા પછી હું સમજી શકું છું કે સમાજ મારાથી શું અપેક્ષા રાખે છે ઉદાહરણ તરીકે જો તમને ઈર્ષ્યા સહાનુભૂતિ મૂંઝવણ ગર્વ શરમ જેવી લાગણી થાય છે તો તમને તે બીજાના સંદર્ભમાં તમારી સ્થિતિનો ખ્યાલ ન આવે તો આ લાગણીઓ અનુભવી શકાતા નથી જો મને ગૌરવ ની લાગણી છે તો પછી મારે મારા સમાજમાંની મારી સ્થિતિ ને સમજવાની જરૂર છે અને પછી હું સમજી શકું છું કે મેં જે કંઈ પણ મેળવ્યું છે તે કંઈક છે જેની સમાજ ખરેખર પ્રશંસા કરશે અને આ મને એક ગૌરવ ના અર્થમાં ભરી દેશે હવે આ સૂચવે છે કે લાગણીઓ ને અનુભવવા અને વ્યક્ત કરવા માટે બે ગણા ભાવનાત્મક વિકાસ ની જરૂર નથી હવે શરમ ઈર્ષ્યા અને સહાનુભૂતિ જેવી કેટલીક અન્ય પ્રકારની લાગણીઓ આત્મ ચેતના પ્રાપ્તિ પહેલા અને નૈતિક પ્રણાલી ના એકીકરણ પહેલાં ઉદભવે છે તેથી શિશુઓ કેવી રીતે પોતાને વ્યક્ત કરવા તે વિકસિત કરે છે તેની આ એક રસપ્રદ સમજૂતી છે હવે બાળક ની નકારાત્મક અભિવ્યક્તિ ને અન્ય અભિવ્યક્તિઓ થી અલગ દોરવી જટીલ છે ખાસ કરીને જો તમે શિશુ ના રડતા ચેહરા ને જોઈ રહ્યા છો અને તમે તે દર્શાવવા માંગતા હોવ કે આ કઈ અભિવ્યક્તિ છે તો તે મુશ્કેલ છે હવે શિશુઓ રડતા હોય એ પરિસ્થિતિ માં તેમના ચહેરા ની અભિવ્યક્તિ માં રસપ્રદ પેટર્ન હોય છે હવે આ અભિવ્યક્તિ જુઓ ભમર ને નીચે કરવાનું હોઠ ના ખૂણા બાજુ તરફ ખેંચાય છે અને મોં ખોલે છે અને ગાલ ઉભા કરે છે તે હવે રડતા ચહેરા ને ગુસ્સા અને તકલીફ સાથે મિશ્રિત કરે છે પુખ્ત વયના લોકો માં ગુસ્સો અને અણગમો એક મૂળભૂત લાગણી છે બાળક ને ગુસ્સા અને તકલીફ ની મિશ્રીત નકારાત્મક લાગણી છે હવે અમુક પરિસ્થિતિઓ પર આધાર રાખીને બાળક નું રુદન જુદા પ્રકાર નું હોય શકે છે તમે નીચેથી અભિવ્યક્તિઓ જોવાનું શરૂ કરોઓછું રુદન મધ્યમ રુદન અને પછી છેવટે ખૂબ જ રડવું એમ અહી ત્રણ સ્વરૂપ બતાડેલ છે ખુશી ની અભિવ્યક્તિ માં સ્નાયુઓનું સંકોચન આંખોની નજીક થાય છે અને ગાલ ઉપર ની તરફ ખેંચાઇ આવે છે એકમેન એ રસપ્રદ રીતે આનંદકારક અને બિન આનંદકારક સ્મિત વચ્ચે તફાવત બનાવ્યો છે તેથી એવું નથી કે જો તમે સ્મિત કરશો તો તમે ખુશ છો તે સ્મિત દુઃખ પ્રેરિત સ્મિત પણ હોઈ શકે છે મજબૂત સ્મિત થી ઓછા સ્મિત તરફ જોશો તો તમને ખ્યાલ આવશે છે કે અભિવ્યક્તિઓ અલગ છે જો તમે શિશુઓ ની અભિવ્યક્તિઓ પર નજર નાખો તો તફાવત કરવો મુશ્કેલ છે હવે તકલીફ પર નજર નાખો આ બંને છબીઓ તકલીફ દર્શાવે છે તમે જોઈ શકો છો કે ચહેરા ના હાવભાવ સરખા નથી અહી અસ્વસ્થતા ની લાગણી બતાડવામાં આવી છે અહી આરામ ની લાગણી બતાડવામાં આવી છે અહી આનંદ ની લાગણી બતાડવામાં આવી છે અહી શિશુઓની અભિવ્યક્તિઓ માં ઘણો ફરક છે હવે બાળક તેની માતા સાથે ખૂબ નજીક થી જોડાયેલું હોય છે તો બાળક માતાની અભિવ્યક્તિ ને કેવી રીતે સમજી શકે છે તો માતા ની અભિવ્યક્તિ ને માટે સમજાયું કે આંખો અને મોં એ બે પ્રાથમિક સ્થાનો છે જ્યારે બે મહિનાના શિશુઓ તેમની માતાને જુએ છે ત્યારે ત્યાં જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે જ રીતે જ્યારે તેઓ તેમના પિતાને જુએ છે ત્યારે પણ તેઓ ચહેરા અને બંને આંખો ને જ જુએ છે હવે આ વિડિયો જુઓ હવે અહીં જુઓ એક મહિના નું બાળક માતાના ચહેરા પર નજર કરી રહ્યું છે અને પછી તમે જુઓ કે કેવી રીતે પ્રારંભિક બિંદુ થી આંખનું ફિક્સેશન બદલાય છે અને છેવટે જાય છે અને કોઈક બિંદુ પર વળગી રહે છે બીજી તસવીર માં તમે બે મહિના નું બાળક પિતાને જુએ છે અને પછી તમે જોશો કે કેવી રીતે પ્રારંભ બિંદુથી જ ફિક્સેશન બિંદુ બદલાય છે અને અંતે તે ક્યાંક અટકી જાય છે હવે આ રીતે શિશુઓ તેમના માતાપિતા તરફ જુએ છે બ્રિજિસ એ સૂચવ્યું કે નવા જન્મેલા બાળકો ને એકીકૃત ભાવનાત્મક અભિવ્યક્તિઓ હોય છે જે સમય જતા ભિન્ન થઈ જાય છે તેથી બ્રિજિસ મોડલ અનુસાર જન્મ સમયે બાળક પાસે માત્ર સામાન્ય ઉત્તેજના જ હોય છે જે બીજા કે ત્રીજા મહિનાના અંત સુધીમાં તકલીફ અને આનંદ માં ફેરવાય છે અને આ છ મહિના ના અંત સુધી માં બાળક ગુસ્સો અણગમો અને ડર કેવી રીતે વ્યક્ત કરવો તે શીખે છે જે તકલીફ ની અભિવ્યક્તિ થી વિસ્તરણ છે હવે આપણે સમજીએ કે કેવી બાળકોના કિસ્સામાં તેઓ લાગણી અને મેમરી કાર્ય કરે છે લાગણી પરની ચર્ચા શરૂ કરતા પહેલા આપણે મેમરી વિશે વાત કરી હતી અને ત્યાં આપણે એમ પણ કહ્યું હતું કે અંગત મહત્વ અગત્ય ની ભૂમિકા ભજવે છે લાગણીઓ નું વ્યક્તિગત મહત્વ વધારે હોવાની સંભાવના છે તેથી કેવી રીતે લાગણી અને મેમરી બંને બાળકો ના કિસ્સામાં સાથે કામ કરશે તે જોઈએ 18 થી 36 મહિના ની ઉંમર વચ્ચે બાળકો તેઓ તેમની વાતચીતમાં ભાવનાત્મક શબ્દો નો ઉપયોગ કરે છે તેઓ ત્રણ વર્ષના થાય ત્યાં સુધી તેઓ લાગણીઓ ને ઉત્તેજિત કરતી પરિસ્થિતિઓ ને ઓળખે છે ચોથા વર્ષે તેઓ ચહેરા ની સાચી અભિવ્યક્તિ સાથે લાગણીઓ ને સચોટ રીતે મેચ કરી શકે છે અને તેઓ છ વર્ષનાં થાય ત્યાં સુધીમાં તેઓ ભાવનાત્મક અભિવ્યક્તિઓ નું અર્થઘટન કરવામાં અનુકૂળ બને છે હવે બાળકોમાં તેમજ પુખ્ત વયના લોકોમાં ભાવનાત્મક યાદો મોટે ભાગે વ્યક્તિગત લક્ષ્યોની પ્રાપ્તિ અને અવરોધિત કરે છે તમે ઝેઇગાર્નિક અસર યાદ કરો જેની આપણે મેમરી માં વાત કરી હતી અને દત્તા અને કનુન્ગો એ જે સમજૂતી આપી હતી કે સુખદ અને અપ્રિય અનુભવ તમને તમારી ઇવેન્ટ્સ ને મેમરી ને ફરી થી યાદ કરવામાં મદદ કરશે કે તમે તેને પૂર્ણ કરવામાં સક્ષમ છો કે નહિ તે આ પ્રકારના સમજૂતી જેવું જ છે જે કહે છે કે તમે તમારા માટે ચોક્કસ લક્ષ્યો નક્કી કર્યા હોય છે પછી ભલે તમે બાળક હો અથવા પુખ્ત હો જેમકે સુખી થવા શું જોઈએ જ્યારે તમે લક્ષ્ય પ્રાપ્ત કરો છો ત્યારે તમે આનંદિત છો અથવા જ્યારે લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે તમે કેટલા ગુસ્સે થશો તેથી તમારા વ્યક્તિગત લક્ષ્ય તરફ ની હિલચાલ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે અને તેથી જ્યારે તમે તમારા અનુભવમાંથી વસ્તુઓને યાદ કરવાનું પ્રારંભ કરો છો તો લાગણી થી ચાલતી મેમરી માં મોટા ભાગે પ્રાપ્તિ થી સંબંધિત મુદ્દાઓ અથવા વ્યક્તિગત ધ્યેયો ના અવરોધ સાથે સંબંધિત એપિસોડ્સ હોય છે અલબત્ત બાળકો પાસે ભાવનાત્મક વર્તન ભાવનાત્મક સ્તરો અને બિન ભાવનાત્મક વર્તણૂકોની તુલનામાં વધુ સારી રીતે યાદ કરી શકતા હોય છે ઉદાહરણ તરીકે પિતા તરફ થી મળેલી ભેટ માતાપિતા સાથે કોઈ જગ્યા પર ફરવા ગયા હોય તે ઘટના સારી રીતે યાદ આવશે ભાવનાત્મક વર્તન હંમેશાં બાળકોના કિસ્સામાં વધુ સારી રીતે યાદ આવે છે જો તમે ભાવનાત્મક વર્તન અને બિન ભાવનાત્મક વર્તન ની સ્મૃતિ વચ્ચે સરખામણી કરો ત્યારે બાળકો ને હંમેશાં ભાવનાત્મક વર્તન ની યાદ વધુ સારી રીતે આવે છે હવે આપણે હજી સુધીચર્ચા કરી કે બાળક તરીકે તમને ચોક્કસ ભાવનાત્મક અભિવ્યક્તિઓ પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે તમે તમારા માતાપિતા ને જોઈને તમે તમારી જાતને કેવી રીતે વ્યક્ત કરવી તે શીખો છો પરંતુ આ ચહેરાની આખી અભિવ્યક્તિ શું માત્ર માતાપિતા કેન્દ્રિત હોય છે કે તેના પર સમાજ નો પ્રભાવ પણ છે અલબત્ત આપણે માનક નિયમો અને લક્ષ્યો ની પ્રાપ્તિ વિશે વાત કરી છે પરંતુ ગુસ્સો વ્યક્ત કરવો કેવી રીતે શીખવો કેટલું ગુસ્સે થવું શું આપણે જૈવિક રૂપે તે ક્ષમતાથી સંપન્ન છીએ આ જાહેરાત જુઓ તે અલબત્ત કોઈ પ્રોડક્ટ ની એક જાહેરાત છે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે બાળકો અનુકરણ કેવી રીતે કરે છે તમે આ વિડિયો માં શું જોયું પહેલા પિતા એ બાળક ઉપર બૂમ પાડી અને પછી બાળકે તે જ રીતે પિતા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો મારી આ જાહેરાત પસંદ કરવાનું કારણ એ અભિવ્યક્તિ હતી કે અહી બાળક ગુસ્સો વ્યક્ત કરવાનું તેના પિતા પાસેથી શીખે છે તેથી એવી પ્રબળ સંભાવના છે કે બાળકો વ્યક્ત કરવાનું કદાચ પણ એવા સ્રોત થી શીખી શકે જેનો તે અનુકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય બીજુ ઉદાહરણ જુઓ તમે સૌન્દર્ય હરીફાઈ ને જોશો ત્યાં તમે બધા વિજેતાઓ ની સમાન અભિવ્યક્તિ ને જોશો આ વિડિયો જુઓ આ લાગણીઓ ની અભિવ્યક્તિ છે જ્યારે 1994 માં સુષ્મિતા સેને મિસ યુનિવર્સ ખિતાબ જીત્યું હતું તમે ઘણી સ્ત્રી વિજેતાઓને આ રીતે તેમની લાગણીઓ વ્યક્ત કરતા જોયા હશે અને આ ખરેખર રજૂ કરે છે કે સંસ્કૃતિ ખરેખર તમારા લાગણી અભિવ્યક્તિ પ્રભાવને કેવી રીતે અસર કરે છે તમે સુષ્મિતા સેન ને જોઈ છેવટે તેણી એ તેના હાથનો ઉપયોગ કરીને તેના ચહેરાના ભાગને છુપાવવાનો પ્રયાસ કર્યો અને આ મૂળ રૂપે અત્યંત આનંદ ની લાગણી હતી મેં અન્ય મોડેલો ના ઉદાહરણ પણ જોયા આ 2014 ની મિસ વર્લ્ડ છે જે દક્ષિણ આફ્રિકા ની છે જ્યારે તેણે ખિતાબ જીત્યો ત્યારે તેણે આ જ રીતે અભિવ્યક્તિ કરી હતી જે રીતે સુષ્મિતા સેન એ કરી હતી આ 2012 મિસ વર્લ્ડ વિજેતા છે જે ચીન ની હતી હવે તમારી પાસે ભારત ચીન દક્ષિણ આફ્રિકા ના મોડેલો છે તે બધા પોતાને સમાન રીતે વ્યક્ત કરે છે જાહેરાત ના કિસ્સા માં આપણે જોયું કે પુત્ર પિતા ની જેમ વર્તન કરે છે તો તમે જોશો કે ઘટના ને ધ્યાનમાં લીધા વગર અને સાંસ્કૃતિક ક્ષેત્ર ને ધ્યાનમાં લીધા વિના એક આપેલ વ્યવસાય માં લોકો પોતાને સમાન રીતે વ્યક્ત કરે છે તેથી આ ખરેખર રસપ્રદ છે હવે આ બે બાબતો બતાવે છે એક તે હકીકત છે કે આપણે કેટલાક ચોક્કસ નિયમો અમુક માર્ગદર્શિકાઓ આપણા પર્યાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએઆ લુઇસે ની વિકાસલક્ષી થીયરી Lewis' development theory છે સંસ્કૃતિ ને ધ્યાનમાં લીધા વિના આપણી આજુબાજુ ના લોકો પાસેથી આપણે અનુકરણ દ્વારા શીખીએ છીએ અનુકરણ ની પ્રક્રિયા આપણે જ્યારે શીખવાની વાત કરતા હતા ત્યારે ચર્ચા કરી હતી કે આપણે રોલ મોડેલ પસંદ કરીએ છીએ અને પછી આપણે તેમનું અનુકરણ કરીએ છીએ જાહેરાત માં બાળક ખરેખર પિતા નું અનુકરણ કરે છે પરંતુ અનુકરણ ની પ્રક્રિયામાં તમે તેનો ગુસ્સો અને અણગમો કેવી રીતે વ્યક્ત કરવો તે પણ શીખો છો બીજો કેસ તમે જ્યાંથી છો તે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ને ધ્યાનમાં લીધા વિના તમે જોયું હશે કે મોટાભાગે વિજેતાઓ એક પરિસ્થિતિમાં એક વ્યવસાયમાં તેઓ પોતાને સમાન રીતે વ્યક્ત કરે છે તેથી જ્યારે પણ મોડલ મિસ વર્લ્ડ સ્પર્ધા જીતે ત્યારે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ને ધ્યાનમાં લીધા વિના લુઇસ ના SRG ને ધ્યાનમાં લીધા વગર પોતાને સમાન રીતે જ વ્યક્ત કરે છે તેથી આ બતાવે છે કે કેવી રીતે મનુષ્ય બાલ્યાવસ્થા થી પુખ્ત વય સુધી પોતાને વ્યકત કરવાનું શીખે છે તેથી આપણે અહીં આપણુ ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત કરીશું હવે પછીના વ્યાખ્યાન માં આપણે ભાવનાત્મક અભિવ્યક્તિ પર સંસ્કૃતિ ના પ્રભાવ વિશે વાત કરીશું